પ્રથમ સપ્તાહના પાંચમાં મોડ્યુલ માં પ્રિય સહભાગીઓનું સ્વાગત છે પહેલાનાં મોડ્યુલમાં આપણે ઓકયુલેસિક્સ અથવા આંખોની ભાષાના પરિચયની ચર્ચા કરી હતી આપણે જુદા જુદા પ્રકાર ના ગેઝ ને જોયા હતા આ મોડ્યૂલમાં આપણે વિવિધ આંતરવ્યક્તિત્વ પરિસ્થિતિઓમાં આંખના સંપર્કની ભૂમિકા પર ધ્યાન આપીશું ઉદાહરણ તરીકે વર્ગ ખંડમાં તેમજ અન્ય કેટલીક વ્યાવસાયિક પરિસ્થિતિ દરમિયાન જેવી કે પ્રેઝેંટેશન બનાવવુ અથવા ઇન્ટરવ્યુ આપવામાં આવે વગેરે જેવી કોઈપણ ક્રિયા પ્રતિક્રિયા દરમ્યાન તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યાં છો તેની નજર પર ધ્યાન આપવું એ મહત્વપૂર્ણ છે હકીકતમાં આંખનો સંપર્ક એ માનવ ક્રિયાપ્રતિક્રિયાનો એક અવિભાજ્ય ભાગ છે એવું જાણવા મળે કે તે આપણા સિસ્ટમનું સખત ગૂંચવણવાળું પાસું છે જો આપણે આપણી ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિની સામે જોઈએ છીએ ત્યારે જે વાતચીત થતી હોય છે તેને સારી રીતે સમજી શકાય છે બીજી બાજુ આપણે જે વાત કરવાની છે તેને સારી રીતે સમજાવી શકીએ છીએ અને પ્રતિસાદ પણ જલ્દી મળે છે જો આપણે આપોઆપ બીજા વ્યક્તિ જે વસ્તુ તરફ જોવે છે તે તરફ આપણે જોઈ શકીએ તો બને લોકો એક વસ્તુ તરફ જોઈ શકે છે આપણે જોઈશું કે સામે સામે વાતચીત કરતા સમયે અથવા નાંના સમૂહમાં પ્રેઝેંટેશન આપતા સમયે આ કુશળતા કેવી રીતે મદદરૂપ બને છે સંયુક્ત ધ્યાનનું આ ફિનોમિનોન ભાષાના વિકાસ માટે અને ખાસ કરીને નાના બાળકોમાં સામાજિક સમજશક્તિને સરળ બનાવે છે પહેલાનાં મોડ્યુલમાં આપણે ન્યુરો લેંગવિષ્ટિક પ્રોગ્રામિંગનો સંદર્ભ આપ્યો હતો સિદ્ધાંતવાદીઓ ન્યુરો લેંગવિષ્ટિક પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા તે સૂચવે છે કે વિચાર પ્રક્રિયાઓ સાથેની કુદરતી આંખની ગતિવિધિઓ ક્યારેય રેન્ડમ હોતી નથી કેટલાક અંશે આ આંખની ગતિવિધિઓ આપણે જે બોલવાનું છે તેના વિશે વિચારી રહ્યા હોઈએ છીએ તેની સાથે આ વિચારો સંબંધિત છે આંખના સંપર્કનું સ્તર તેમજ કેટલીક પરિસ્થિતિઓમાં આંખના સંપર્કનો સંપૂર્ણ અભાવ તે વ્યક્તિઓને માનસિક અથવા ન્યુરોલોજીકલ કામગીરીને પ્રતિબિંબિત કરે છે વિવિધ તબીબી જર્નલમાં આ પાસા પર ટિપ્પણી કરવામાં આવી છે અને પછીના તારણોએ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં પણ તેમને પ્રોત્સાહન આપ્યું છે તબીબી સંશોધનકારોએ શોધ્યું હતુ કે હતાશા અથવા અસ્વસ્થતા અથવા માનસિક રીતે બીમાર લોકોમાં વારંવાર આંખનો સંપર્ક તથા સારી રીતે આંખ નો સંપર્ક જાળવવામાં મુશ્કેલી આવે છે એ જ રીતે જે લોકોનું ધ્યાન ડેફિસિટ ડિસઓર્ડર અથવા અતિ તેજ હોય છે તેઓ એક જ નજર માં આજુ બાજુની ગતિવિધિને ઝડપથી સમજી શકે છે અને તેનું અવલોકન પણ કરી શકે છે રોગનિવારક સંબંધોમાં આંખોનો સારો સંપર્ક દર્દીઓમાં માનસિક તણાવની વધુ સારી અને સફળ ઓળખ કરાવે છે એમ પણ કહી શકીએ છીએ કે જ્યારે આપણે વર્ગ સાથે સંકળાયેલા હોઈએ છીએ ત્યારે આ વૃત્તિઓ વર્ગખંડમાં પ્રતિબિંબિત થાય છે અથવા વ્યવસાયિક આંતરવ્યક્તિત્વ વ્યવસ્થામાં પણ પ્રતિબિંબિત થાય છે આ નિષ્કર્ષ એ વર્ગખંડોની પરિસ્થિતિઓમાં પણ સમાન છે આપણા બધાના અનુભવના આધારે આપણે જાણીએ છીએ કે શિક્ષકો તરીકે આપણે વર્ગખંડમાં ગમે ત્યારે ગમે ત્યાં જોતા હોઈશું પરંતુ વિદ્યાર્થીઓ તે શિક્ષકો પાસેથી વધુ શીખવાનું વલણ ધરાવે છે તે જાણે છે કે તેઓ આંખનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીને શીખી શકે છે અને વિધાર્થીઓ આપમેળે એવા લોકોથી કંટાળી જાય છે જેઓ પોતાની નોંધ કે પુસ્તક માંથી સતત જોઇને વાંચે છે અથવા આંખનો સંપર્ક જાળવ્યા વિના બ્લેકબોર્ડ પર ફક્ત લખ્યા કરે છે માનુસોવ અને પેટરસનએ શિક્ષકો માટેના સંભવિત આંખના વર્તન તરફ ધ્યાન દોર્યું અને જેને તેઓએ ટીચર સ્ટેર તરીકે ઓળખાવ્યા છે અને આપણે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓના વર્ગખંડ વર્તનને સંચાલિત કરવા માટે કરીએ છીએ અને સાથે જાણવા મળે કે બેકાબુ વિધાર્થી સાથે બિનજરૂરી પ્રતિકૂળ લક્ષણો પ્રોક્ષિમીટી અથવા ટૂંકા આંખના સંપર્કથી ટાળી શકાય છે આપણે સાથે સાથે એ પણ મહત્વનું છે કે કોઈ વ્યક્તિ સામે બિનજરૂરી લાંબા સમય સુધી જોઈ રહેવું એ વ્યક્તિ ને માનવા પ્રેરિત કરશે કે આ વ્યક્તિ ને કોઈ દુશ્મનાવટ છે અથવા ધમકી આપે છે અને કદાચ તે વ્યક્તિ બિનજરૂરી રક્ષણાત્મક પગલા લઈ શકે છે પેનલ ચર્ચાઓમાં પણ આંખનો સંપર્ક જાળવવો એટલો જ મહત્વનો છે પેનલ ચર્ચાઓ તેમજ અન્ય જાહેર ચર્ચાઓમાં બેઠકમાં જળવાતું શારીરિક અંતરની વ્યવસ્થા ખૂબ જ ધ્યાનપૂર્વક બનાવવામાં આવે છે તે એવી રીતે ગોઠવવી જોઈએ કે બધા વક્તાઓ પેનલમાં બેસનાર દરેક સામે આંખના સકારાત્મક સંપર્કને જાળવવા માટે એકબીજાને જોવા સક્ષમ હોવા જોઈએ સાથે સાથે તેમની પાસે શ્રોતાઓ સાથે આંખનો સંપર્ક પણ અવરોધિત હોય અહીં આપેલ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પેનલિસ્ટ પ્રેક્ષકોની સામે અર્ધવર્તુળમાં બેઠા છે અને દરેક વક્તાની સામે યોગ્ય નામ દર્શાવતુ પાટિયું પણ છે અને પ્રકાશ પણ પૂરતા પ્રમાણમાં છે આ બેઠક વ્યવસ્થાની તુલનામાં જ્યાં સકારાત્મક આંખનો સંપર્કને પ્રોત્સાહન આપવામાં આવે છે આપણે કેટલીક અન્ય છબીઓ પણ જોઈ શકીએ છીએ જ્યાં આંખનો સંપર્ક સંપૂર્ણપણે શક્ય નથી આ છબીમાં આપણે જોઈ શકીએ કે પ્રેક્ષકો સાથેનો દૃષ્ટિકોણ અવરોધાય નહીં માટે સરંજામ અથવા માઈશ એન સીન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે ત્યાં એક સરસ સ્ટેજ સેટિંગ છે ત્યાં આરામદાયક ખુરશીઓ છે ત્યાં નીચા ટેબલો છે પરંતુ ખુરશીઓ સીધી લાઈન માં મૂકવામાં આવી છે જેથી ભાગ લેતી વખતે વક્તાઓનો એકબીજા સાથે આંખનો સંપર્ક થાય નહીં સહભાગિતાનું સ્તર તેમજ વક્તાનો ઉત્સાહ આ પરિસ્થિતિમાં આપમેળે પ્રતિકૂળ અસર કરશે આ બે અલગ અલગ બેઠક વ્યવસ્થા આપોઆપ આ પ્રકારની પરિસ્થિતિઓમાં આંખના સંપર્કનું મહત્વ દર્શાવે છે ઇન્ટરવ્યૂની બધી પરિસ્થિતિઓમાં આંખનો સંપર્ક કરવો તેટલું જ મહત્વપૂર્ણ છે હકીકતમાં એવું કહી શકાય કે સીધો અને સકારાત્મક આંખનો સંપર્ક ઘણીવાર કોઈ વ્યક્તિની પસંદગી થઈ છે કે નહિ તે વચ્ચેનો તફાવત દર્શાવી શકે છે તમને કેટલી રુચિ છે તેનું સ્તર તમારી આંખો સૂચવે છે તે આપણી ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન આપણા આત્મવિશ્વાસના સ્તર તેમજ વ્યાવસાયિક તૈયારીનું સ્તર પણ સૂચવે છે સકારાત્મક આંખનો સંપર્ક એ ઉમેદવારની રુચિ તેમજ સજ્જતા સૂચવે છે સાથે સાથે તે સૂચવે છે કે વ્યક્તિ નોકરી આપનારની કેટલી કાળજી રાખે છે તથા સમય અને શક્તિ પ્રત્યે સાવચેત છે કે નહી અને તેની પ્રશંસા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ ફક્ત ઉમેદવારના જવાબો પરથી જ નથી પરંતુ આંખોની મદદથી આંખનું સ્તર એ આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે તેથી જો કોઈ ઇન્ટરવ્યૂ દરમિયાન કોઈ ઉમેદવાર જૂતા તરફ જોવે છે અથવા ટેબલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો પછી આ પ્રકારની નજર એ આત્મવિશ્વાસનો અભાવ તૈયારીમાં કમી અને ઉમેદવારની ગભરાટ દર્શાવે છે તે જ સમયે સકારાત્મક અને વિશ્વાસપૂર્ણ રીતે આંખનો સંપર્ક કરવો તે દર્શાવે છે કે ઉમેદવાર સંપૂર્ણ રીતે તૈયાર છે ઇન્ટરવ્યુ દરમિયાન કેટલીકવાર ઉમેદવારોને ઘરની બાબત પૂછવામાં આવે ત્યારે મૂંઝવણમાં મુકાઈ જાય છે ત્યારે આંખનો સંપર્ક જાળવવો પડે છે જો એક કરતાં વધારે લોકો દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું હોય તો પછી તેઓએ ફક્ત તે જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જે પ્રશ્ન પૂછે અથવા તેણે સંપૂર્ણ ટીમ તરફ જોવું જોઈએ હું સૂચવીશ કે જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો છે તેના પર આપમેળે વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પરંતુ જ્યારે તેઓ જવાબ આપી રહ્યાં હોય ત્યારે તેઓએ ટીમના બાકીના સભ્યો સાથે પણ સમાન નજર રાખવી જોઈએ ઇન્ટરવ્યુ દરમિયાન હકારાત્મક સંપર્કએ પ્રામાણિકતા તેમજ ઉમેદવારની રુચિ અને ઇરાદા દર્શાવે છે સકારાત્મક આંખનો સંપર્ક કરવો તે સારું અને સલાહભર્યું છે આંખના સંપર્કમાં અચાનક ફેરફાર કરવો નહીં તે પણ ધ્યાન રાખવું જોઈએ ઉદાહરણ તરીકે તમે સકારાત્મક આંખના સંપર્ક સાથે ઇન્ટરવ્યુ બોર્ડ નો જવાબો આપી રહ્યા છો પરંતુ અચાનક કોઈ ચોક્કસ સવાલના જવાબમાં તમે તમારી આંખની પાંપણ ઝબકાવવાનું શરૂ કરો અથવા તમે આંખનો સંપર્ક ટાળવાનું શરૂ કરો તો તે તરત જ નકારાત્મક સંદેશાઓ મોકલશે જો સંપૂર્ણ ઉમેદવારી વિશે નહીં તો ચોક્કસપણે તે ચોક્કસ મુદ્દા વિશે જ્યાં તમે આંખ ઝબકાવવાનું શરુ કર્યું અથવા આંખનો સંપર્ક કરવાનું ટાળ્યું હતું કેટલાક લોકોની આંખોમાં ખાસ ચમક હોય છે આંખો ચમકતી હોય છે અને ઘણી વાર આપણે જોઈ શકીએ છીએ કે આંખની ચમક એ વ્યક્તિની તત્પરતાના સ્તર સાથે સંકળાયેલ છે જો કોઈ ઉમેદવાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેને વિશ્વાસ છે કે તે જે જવાબ આપી રહ્યા છે તે સાચો છે તો આપમેળે તેની આંખોમાં ચમક અને આત્મવિશ્વાસ આવશે આ આંખનું ચમકવું એ ઇન્ટરવ્યૂ લેનારને વિચારવા માટે પ્રેરિત કરે છે કે તમે જેના વિશે વાત કરી રહ્યાં છો તેમાં તમને રુચિ છે અને તમને ગર્વ થાય છે કે તમે તેની માહિતી આપી રહ્યા છીએ તે મહત્વનું છે કે જ્યારે તમે તમારી સિદ્ધિઓ વિશે તમારા ભૂતકાળના અનુભવો વિશે અથવા તમારી શૈક્ષણિક શ્રેષ્ઠતા વિશે માહિતી આપી રહ્યા હોવ ત્યારે તેને ચોક્કસ સ્તરના આત્મવિશ્વાસ અને આંખોમાં ચમક સાથે આપવાની હોય છે આ ચમક નોકરી આપનારને વિચારવા પ્રેરિત કરે છે કે આ તે ઉમેદવાર છે જેને ચોક્કસપણે નોકરીમાં રસ છે આંખનો સંપર્ક હંમેશા વિશ્વસનિયતા સાથે જોડાયેલો હોય છે કારણ કે એક સમાજના ભાગરૂપે આપણે નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ વાતચીત દરમિયાન આંખનો સંપર્ક જાળવતા નથી અને દૂર જુએ છે જ્યારે પ્રશ્નોના જવાબ આપતી વખતે વ્યક્તિ આવું કરે તો એ વ્યક્તિ પર આપણે સરળતાથી વિશ્વાસ કરી શકીએ નહીં અને તેથી આ કોર્સ દરમિયાન બોડી લેંગ્વેજ ના આ સંવાદ માટે આપણે જે સંપર્કો પહેલેથી નક્કી કર્યા છે તેમાં આંખનો સંપર્ક ચોક્કસપણે વિશ્વસનિયતા સાથે જોડાયેલો છે તે કેટલાક દેશોમાં સારી રીતભાત અને સમાનતા સાથે પણ જોડાયેલ છે ઉદાહરણ તરીકે જાપાનમાં પરંપરાગત રહેણીમાં રહેતા લોકોને હજુ પણ સીધો આંખનો સંપર્ક ટાળવામાં માને છે કારણ કે તેને કેટલીકવાર અસભ્યતા તરીકે ગણવામાં આવે છે આપણે જાણવા મળે છે કે તેની તુલનામાં USAમા સીધી ત્રાટકશક્તિને હંમેશા પસંદ કરવામાં આવે છે સાંસ્કૃતિક તફાવતો વિશે જાગૃત હોવું સારું છે અને તે માટે સંવેદનશીલ પણ હોવું જોઈએ તે પણ મહત્વનું છે કે આંખના સીધા સંપર્કમાં કઈક એવું છે જે આત્મવિશ્વાસ અને નિખાલસતામાં વધારો કરે છે વાતચીત દરમિયાન આપણે સતત સીધો આંખનો સંપર્ક જાળવી રાખીએ તે મહત્વપૂર્ણ છે કેટલીકવાર એવું બને કે કંઈક વિચાર માટે અથવા આપણા વિચારોને ગોઠવવા માટે આપણે થોડીક સેકંડ માટે દૂર જોઈએ તો તે ગૌણ બાબત કહેવાય તેથી આ સીધા આંખના સંપર્કનો એક ભાગ છે અને એમ ન વિચારવું કે જ્યારે તમે તમારા વિચારોને ફરીથી ગોઠવવા માટે થોડીક સેકંડ દૂર જોઈ રહ્યા છો તો તે નકારાત્મકતા દર્શાવે છે કોઈ પ્રસ્તુતિ દરમિયાન તેમજ સામે સામે વાતચીત દરમિયાન તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે વ્યક્તિની નજર તમારી પર ટકાવી રાખવી એ મહત્વપૂર્ણ છે પ્રેઝન્ટેશન દરમિયાન કોઈ વ્યક્તિની નજરને તમારા તરફ કેન્દ્રિત કરવા માટે ક્યારેક પેન અથવા પોઇન્ટર નો ઉપયોગ કરી શકાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોવ અને તે વ્યક્તિ આજુ બાજુ માં જોઈ રહ્યો છે એનો અર્થ એવો કે તે વ્યક્તિને તમારી વાતમાં રસ નથી અથવા તે પોતાના વિચારોમાં વ્યસ્ત છે પછી તે સારી સ્ટ્રેટેજી તરીકે કામ કરે છે તમે પેન અથવા પોઇન્ટરનો ઉપયોગ કરીને ધીમે ધીમે તે વ્યક્તિની આંખોની સામે લાવો ધીમે ધીમે તમે જોશો કે તે વ્યક્તિની નજર પેન પર કેન્દ્રિત છે અને ધીરે ધીરે પેન પર કેન્દ્રિત નજર એ તમે એ તરફ લઈ જઈ શકો જે મુદ્દો તમે સમજાવવા માંગો છો તેથી તમે જોશો કે ધીમે ધીમે બીજી વ્યક્તિની આંખો તમે જે રજુ કરો છો તે તરફ કેન્દ્રિત થાય છે અને તમે જે મુદ્દા રજુ કરવામાં માંગો છો તે મુદ્દા પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવાની સ્થિતિમાં તમે હોવા જોઈએ આ પ્રકારની પ્રસ્તુતિઓ ફક્ત કોઈ પ્રકારના બોર્ડ અથવા સ્ક્રીન પર કંઈક પ્રદર્શિત કરી રહ્યાં હોવ ત્યારે જ નહિ પરંતુ તમે કોઈને કાગળ પર કંઈક પ્રદર્શિત કરી રહ્યા હોવ ત્યારે પણ એટલી જ મહત્વની છે આ પ્રકારની વ્યૂહરચનાઓ આ પ્રકારના સંવાદોમાં પણ લાગુ પડે છે અને આ વિશિષ્ટ છબી જે LNP માંથી લીધી છે તે ખૂબ જ નોંધપાત્ર રીતે દર્શાવેલ છે તમે પહેલી તસવીરમાં જોઈ શકો છો કે વક્તા ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે નજર પેનની ટોચ તરફ છે અને પછી બીજી છબીમાં વ્યક્તિ ધીરે ધીરે પેનને પુસ્તક અથવા નોટબુકમાં લઈ ગયેલ છે જ્યાં વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેથી સંવાદ દરમિયાન આંખોને કાબુમાં રાખવાથી તે બીજી વ્યક્તિની વિચારધારાને પણ નિયંત્રિત કરી શકે છે અન્ય જાહેર ભાષણની પરિસ્થિતિ દરમિયાન તેમજ કોઈપણ સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિ કંઈક રજૂ કરવાની ઔપચારિક સ્થિતિમાં હોય છે આંખનો સંપર્ક જાળવવોએ ખૂબજ મહત્વપૂર્ણ છે આપણે ઘણી વખત પરિષદમાં વ્યાખ્યાન આપવાનું હોય ત્યારે આપણને ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે આ પ્રશ્નોના જવાબ આપતા સમયે આપણે વિશ્વાસ કેળવવા માટે અને પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સકારાત્મક આંખનો સંપર્ક કરવો જરૂરી છે આવી પરિસ્થિતિમાં સૂચવવામાં આવે છે કે તમારે પ્રેક્ષકો સામે એ રીતે ઊભું રહેવું જોઈએ કે જેથી વ્યક્તિને લાગે કે તમે ખરેખર તે વ્યક્તિ જે પ્રશ્ન પૂછી રહ્યો છે તે સાંભળવા માટે તમે તેની તરફ જોઇને ઉભા રહ્યા અને પછી તેનો જવાબ તમારા દ્વારા આપવામાં આવશે આ સૂચનો વ્યક્તિને એવું વિચારવામાં મદદ કરે છે કે પૂછવામાં આવેલા પ્રશ્નમાં તમને ખરેખર રસ છે આ ખાસ વીડિયો માં તમે જોશો કે કોઈની સામે જોઇને ઉભા રહેવું અને સાથે સાથે આંખનો સંપર્ક જાળવવાની આ બાબતો ખૂબ સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે કોઈ વ્યક્તિ એ માટે પ્રખ્યાત છે જ્યારે તે વ્યક્તિ એક પછી એક વ્યક્તિ પાસે જાય છે અને હાથ મેળવે છે તે રૂમમાં રહેલા દરેક વ્યક્તિને લાગે છે કે તે એકમાત્ર વ્યક્તિ છે જે દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે અને લોકો હંમેશાં તેના વિશે પ્રશ્ન કરે છે આ કઈ રીતે બની શકે છે મારી પૂર્વધારણા મુજબ તેની આંખનો સંપર્ક કરવાની રીત ના લીધે તે આવી અસર પાડી શકે છે 12 વર્ષ માટે નાના રાજ્યના ગવર્નર તરીકે હું તમને જણાવીશ કે દર વર્ષે કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ દ્વારા બનાવેલા કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા જે મને કેવી રીતે અસર કરે છે તેથી પ્રથમ બાબત ઘ્યાનમાં લેશો કે જયારે બિલ ક્લિન્ટન બોલી રહ્યા છે તેમાં 80 થી 95 ટકા સમયનો ભાગ તે આ સ્ત્રી તરફ જોઈ રહ્યા છે એટલે કે તે તેણીની સાથે આંખનો સંપર્ક જાળવી રાખે છે ઘણા લોકોને બોલવા સમયે આંખનો સંપર્ક કરવામાં તકલીફ પડે છે જ્યારે તેઓ સાંભળી રહ્યા હોય ત્યારે તેઓને કોઈની આંખોમાં જોવામાં કોઈ સમસ્યા નથી હોતી પરંતુ જ્યારે બોલવાનો સમય આવે છે ત્યારે તેઓ ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હોય છે જ્યારે બિલ ક્લિન્ટન આંખનો સંપર્ક કરવાનું છોડી છે તે ખુબ યોગ્ય રીતે કરે છે ત્યારે લોકો વિચારી શકતા નથી કે આવું કેમ થાય છે હકીકતમાં જ્યારે તે સ્ત્રીથી દૂર જાય છે ત્યારે તે તેના શરીરના સંકેત દ્વારા દર્શાવે છે કે તે દૂર જઈને થોડી વધુ સેકંડ સુધી બોલીને વાત પૂર્ણ કરશે અને તે પછી તે દૂર ચાલ્યા જાય છે તેથી આંખનો સંપર્ક તુરંત તૂટી ન જાય માટે તે થોડું બોલી ને દુર જાય છે જેના દ્વારા તે દર્શાવે છે કે તે પોતાની વાત પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને તેણી પણ જાણી શકે છે કે બીલ ક્લિન્ટન પોતાની વાત પૂર્ણ કરે છે મોટાભાગના લોકો 10 વર્ષ પહેલા જેટલા પૈસા કમાતા હતા તેના કરતા વધારે મહેનત કરીને આજે ઓછા પૈસા કમાય છે તે એટલા માટે કે આપણે એક નિષ્ફળ આર્થિક સિદ્ધાંતને પકડીને ચાલીયે છીએ અને આ નિર્ણય જે તમે લેવા જઈ રહ્યા છો તે નક્કી કરશે કે તમે કેવા પ્રકારનો આર્થિક સિદ્ધાંત ઈચ્છો છો લોકો ફક્ત કહે છે કે હું આ આર્થિક પરિસ્થિતિને સુધારવા માંગું છું પરંતુ ખરેખર આપણે શું કરવા જઈ રહ્યા છીએ પરંતુ મને લાગે છે કે આપણે અમેરિકામાં રોકાણ કરવું પડશે તેથી તે અહીંથી જ તેના શરીરને સ્થળાંતરિત કરવાનું શરૂ કરે છે તમે જોઈ શકો છો કે તે ચાલવાનું શરૂ કરે છે નોકરીઓથી અમેરિકન શિક્ષણએ અમેરિકન આરોગ્યના ખર્ચને નિયંત્રિત કરે છે અને તે અમેરિકાના લોકોને ફરીથી સાથે લાવે છે આપણે સારા અને સકારાત્મક આંખના સંપર્કના મહત્વ વિશે વાત કરી રહ્યા છીએ સાથે આંખના પ્રારંભિક સંપર્ક દરમિયાન આંખના સંપર્ક પર ખૂબ ભાર આપવામાં આવે છે વગેરે કેટલીક વખત વાતચીત કરનાર વ્યક્તિમાં અસ્વસ્થતાનું સ્તર વધી જાય છે અને કોઈ ઇન્ટરવ્યૂ અથવા વિચારણા સમયે અથવા કોઈ રજૂઆત કરતી સમયે વગેરેમાં સારા અને સકારાત્મક અને આંખના સંપર્કને જાળવવામાં વ્યક્તિને ભય અથવા દબાણ અનુભવાય છે અને તેથી આ દબાણ કોઈક રીતે આપણને અસ્પષ્ટ બનાવે છે અને તેથી તે નોંધવામાં આવે છે કે તેઓ એવા લોકો છે કે જેઓ આ હકીકતથી જાગૃત છે કે તેઓએ આંખનો સંપર્ક જાળવવો પડશે અને તેમ છતાં તેઓ આંખનો સંપર્ક કરવામાં અસમર્થ છે તે નકારાત્મક શરીરના હાવભાવમાં પરિણમે છે તો આવા ભેદ ટાળવા માટે આપણે કઈ વ્યૂહરચના અપનાવી શકીએ આ પરિસ્થિતિઓથી બચવા માટે કેટલીક વખત લોકો કોઈપણ વસ્તુ હાથમાં લે છે ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલ કાગળ પર મુકવામાં આવતું વજનીયું ઉપાડે છે અને પછી તેને જોતા જ રહે છે હકીકતમાં તેઓ ઇન્ટરવ્યૂ લેનાર સાથે વાત કરવાને બદલે તે વસ્તુ સામે જોઈને વાત કરે છે તેમ છતાં જો નકારાત્મક આંખ નો સંપર્ક પણ વધારે પ્રમાણમાં આંખનો સંપર્કએ જો વધારે ખરાબ નહિ તો ખરાબ તો સાબિત થઈ શકે છે જો કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુ લેનારની આંખ માં વધારે પ્રમાણમાં જોશે તો સંપૂર્ણ ઇન્ટરવ્યુ કદાચ ન્યુનતમ આંખના ઝબકારા સાથે પૂર્ણ થશે અને બીજા વ્યક્તિ પર ખુબ સારી અસર પાડી શકે છે આ બે પરિસ્થિતિઓને ટાળવા માટે આપણે સારી યોજના બનાવી અને તૈયારી કરવાનો પ્રયાસ કરવો જોઈએ મને ખૂબ અસરકારક અને ખૂબ જ સરળ લાગે છે તેવી એક યુક્તિનો હું ઉલ્લેખ કરવા માંગું છું તેનો પ્રથમ ઉલ્લેખ ડેલ કાર્નેગી દ્વારા કરવામાં આવ્યો હતો ઇન્ટરવ્યુ લેનારાઓની આંખોનો રંગ નોંધાવવા માટે તમારે ઇન્ટરવ્યુ લેનારાઓની નજર એટલા જ સમય સુધી જોવાની રહેશે જેટલા સમયમાં આંખનો રંગ નોંધાય જાય થોડા જ સમયના આ આંખના સંપર્કએ કોઈપણ રીતે વ્યક્તિને એવું વિચારવાની મંજૂરી આપે છે કે તમે સકારાત્મક આંખનો સંપર્ક કરવામાં અચકાતા નથી અને ઘણીવાર તે એવા લોકોને મદદ કરે છે જેઓ આંખનો યોગ્ય સંપર્ક જાળવવામાં અસમંજસ અનુભવે છે પ્રેઝેંટેશન દરમિયાન આંખનો સંપર્ક જાળવવો તે મુશ્કેલ હોઈ શકે છે ખાસ કરીને જો પ્રેક્ષકો ખૂબ વધારે હોય તેથી આપણે દેખીતી રીતે દરેક વ્યક્તિ સાથે આંખનો સંપર્ક કરી શકીએ નહીં માટે અમુક વ્યૂહરચનાનો ઉપયોગ કરી શકાય છે એક ખાસ વ્યૂહરચના એ છે કે હોલ માં બેઠેલા આગળની હરોળના લોકોના માથાની ટોચ જુઓ ઉદાહરણ તરીકે તમે પ્રથમ હરોળ પર નજર કરી શકો છો પરંતુ તેમની આંખો સાથે સંપર્ક કરવાના બદલે તમે તેઓના માથાની થોડા ઉપર નજર ફેરવી શકો છો અને પછી પાછળ બેઠેલા લોકો સમજી જશે કે તમે તેમની તરફ તથા તેની આગળની હરોળના લોકોને પણ જોવાનો પ્રયાસ કરી રહ્યા છો બીજી યુક્તિ એ છે વિચારો કે પ્રેક્ષકો Z રચનામાં બેઠા હોય તમારી આંખોની સહાયથી Z આકારની રચના કરતા લોકો તરફ જોઇ શકે છે અને આ Zના જુદા જુદા પોઈન્ટ તમને લોકોના જુદા જુદા વિભાગો સાથે સકારાત્મક આંખનો સંપર્ક જાળવવા આપશે તમારી આંખોથી Z બનાવતી વખતે દરેક વ્યક્તિ તરફ તમે બારીકાઈથી દરેક ચોક્કસ ભાગમાં એક કે બે વખત જોવાનું થાય છે તમારી અનુકૂળતા અને તમારા દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાન રાખવી તે પણ મહત્વપૂર્ણ છે એ શીખવું પણ જરૂરી છે કે જ્યારે આપણે પૂર્ણ સકારાત્મક આંખનો સંપર્ક કરીએ છીએ ત્યારે સંપૂર્ણ ચહેરાનો સંપર્ક પણ હોવો જોઈએ આપણે પછીના વ્યાખ્યાનમાં બોડી લેંગ્વેજ વિશેની ચર્ચાઓમાં જોશું કે વાતચીત દરમિયાન સંપૂર્ણ ચહેરાના સંપર્કમાં સ્મિત તથા ચેહરાના હાવભાવ અને મુદ્રા એ માહિતીના આધારે પ્રેક્ષકોમાં હકારાત્મકતાની લાગણી વ્યક્ત કરે છે તે જ સમયે જો તમે ડાબી બાજુ ઉભા છો તો તમે જૂથના દરેક ખૂણામાં એક વાસ્તવિક અથવા કાલ્પનિક બિંદુ બનાવીને પછી વિવિધ પ્રકારના આંખના સંપર્કો જાળવી શકાય પ્રેક્ષકો ધારશે કે તમે દરેક વ્યક્તિ તરફ જોઈ રહ્યાં છો જો આપણે દરેક પ્રેક્ષકો સાથે સીધો આંખનો સંપર્ક જાળવી શકતા નથી તો એ પણ દર્શાવવું ખૂબ આવશ્યક છે આપણે આ આંખનો સંપર્ક જાળવવા ઈચ્છીએ છીએ અને હકીકતમાં આપણે આ આંખના સંપર્કને પરસ્થિતિને અનુસરીને જાળવીએ છીએ અપૂર્ણ આંખનો સંપર્ક એ અસ્પષ્ટ પરિસ્થિતિનું નિર્માણ કરે છે આંખના સંપર્કના મહત્વના ઉપયોગથી વિવિધ આનંદદાયક ક્ષણો બનાવવા માટે વિવિધ TV કાર્યક્રમમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેટલાક જાણીતા અમેરિકાના સીટકોમ T V કાર્યક્રમ જેવા કે 'ફ્રેન્ડ્સ' થી તમે પરિચિત હશો જે 1994 થી 2004 ની વચ્ચે NBC ટેલિવિઝન પર 10 શ્રેણી પ્રસારિત થઈ હતી આ છ મિત્રો પર આધારિત એક વાત છે જે આ ખાસ વિડીયો માં તમે કેટલાક વિવિધ આનંદી પળો જોશો જ્યારે વિવિધ મિત્રો આંખનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે અમુક સમયે આંખોનો સંપર્ક કરે છે અને ક્યારેક આંખોનો સંપર્ક ખૂબ ઓછો કરે છે અહિયાં સિદ્ધાંતને સંબંધિત કુલ ત્રણ પ્રાથમિક સેડીમેન્ટ પ્રવાહ દર છે જેને ઉપ વર્ગીકૃત કરી શકાય છે તમે જાણો છો કે તેના મુખ પર માફી નો ભાવ દેખાય છે હું જાણું છું કે તે મને દેખાય છે મને ખબર નથી હું કહું છું કે હું તે કરી શકીશ તમે તે કરી શકો છો અરે સાંભળો મિત્રો આપણે ખરેખર ભયંકર અનુભવીએ છીએ Refer Time 2444 તેની સામે જોવો નહિ તેની સામે જોવો નહિ અમે તમને જણાવવા માગતા હતા કે અમે ખરેખર દિલગીર છીએ ઇન્ટરેક્ટિવ પરિસ્થિતિઓમાં સકારાત્મક આંખનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે અને તે એ સમજવા માટે મદદરૂપ થાય છે કે જુદા જુદા પ્રકારની નજર ખરેખર આપણા માટે શું છે ચાલો આપણે તેને બીજી રીતે જોઈએ કે તે કેવા પ્રકારના જુદા સંદેશ વ્યક્ત કરે છે તે દુશ્મનાવટ અનિશ્ચિતતા અથવા શંકાની ભાવના દર્શાવી શકે છે અને તે સાથે વ્યક્તિમાં તેને રુચિ છે તેવું પણ દર્શાવે છે ખરેખર કઈ ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે સમજવા માટે આપણે કાઈનેસીક્સ વર્તનને ધ્યાનમા લેવું પડે જો વ્યક્ત થઈ રહેલી ભાવના એ દુશ્મનાવટ અને શંકાની ભાવના હશે તો તમે જોશો કે વ્યક્તિ તેનું માથું ફેરવી લેશે ભમર ઉછાળશે કપાળ પર લીટીઓ દેખાશે ચહેરો બગાડશે અને ચહેરો ગંભીર થઈ જશે અને જો કોઈક વ્યક્તિને રસ હોય તો પછી વ્યક્તિ પોતાની ગરદન આગળ કરશે માથું નમાવશે ભમર ઉચ્ચા ચડાવશે થોડું સ્મિત કરશે અને ઘણી વાર તમે જોશો કે આ વર્તનને પ્રેમના પ્રતીક તરીકે પણ લેવામાં આવે છે તેથી તમે જોશો કે નજર અને તેના મહત્વને સમજવા માટે તેની સાથે જોડાયેલા શરીરના સંકેતોના અર્થઘટન પણ જોવા એ આપણા માટે જરૂરી છે જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે એક વિશિષ્ટ છૂટાછવાયા અશાબ્દિક સંકેત એ એક અલગ શબ્દ જેવું છે જેનો અર્થ અલગ અલગ હોઈ શકે છે અને તેનો સાચો અર્થ ત્યારે જ નીકળે છે જયારે આપણે કાઈનેસીક્સ હલનચલન ના સમૂહને સાથે જોડીને આપણે તેને વાક્યમાં મૂકીએ છીએ એ જ રીતે તમે જોશો કે વિસ્તૃત રીતે આંખનું ઝબકવું પણ અજાગૃત રીતે થાય છે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાના વિચારોમાં મગ્ન હોય ત્યારે આવું થાય છે અને વ્યક્તિ જે તે પરિસ્થિતિમાંથી નીકળવા માંગતી હોય ત્યારે અથવા તેને કોઈ રીતે અન્ય લોકોની દ્રષ્ટિથી દૂર જવું હોઈ આંખનું વિસ્તૃત ઝબૂકવું એ સૂચવે છે કે તે વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરવા માંગતા નથી અથવા વ્યક્તિ જે વાત કરે છે તેમાં તેને રસ નથી તેને તે વાત કે પરિસ્થિતિ પીડાદાયક લાગે છે તેથી તમે જોશો કે બે ત્રણ સેકંડ માટે અને ક્યારેક તેનાથી પણ વધારે સમય આંખો આપમેળે બંધ થઈ જશે અને આ આંખનું બંધ રહેવું દર્શાવે છે કે કોઈ વ્યક્તિ તમને તેના મગજમાંથી ક્ષણભર દૂર કરવા માંગે છે આપણે સમજી શકીએ કે તે નકારાત્મક વલણ છે ચાલો આપણે અન્ય કેટલાક ઉદાહરણ જોશું જેમાં ઝડપથી ફરતી નજર વધારે સમય સુધી બંધ રહેતી આંખો અથવા ચિંતા ઘટાડવા ઉપયોગ થતી નજરનો સમાવેશ થાય છે ઝડપથી ફરતી આંખો એ સૂચવે છે જેમાં કોઈ વ્યક્તિ રૂમમાં પ્રવેશ કરે છે અને અચાનક એક જ નજરમાં ઓરડામાં શું થઈ રહ્યું છે તે તપાસવા માંગે છે કેટલીકવાર તમે જોશો કે કોઈ અધિકારી ઓરડામાં પ્રવેશી છે અને તે જાણવા માંગે છે કે દરેક વ્યક્તિ શું કરે છે તે જ સમયે ખૂબ જ ગભરાટની પરિસ્થિતિમાં મગજ ભાગવા માટે શક્ય માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે આ પરિસ્થિતિમાં વ્યક્તિના બાકીના કાઈનેસિક્સ સંકેતો દર્શાવે છે કે તે વ્યક્તિને બીજા પ્રવેશેલા અધિકારીથી અસલામતી લાગી રહી છે ઝડપથી ફરતી આંખો લોકોની વર્તણૂક સાથે પણ સંકળાયેલી છે જો કે સંશોધન આપણને કહે છે કે અનુભવી ખોટું બોલનાર લોકોએ લાંબા સમય સુધી નજર મેળવી રાખવી એ શીખેલુ હોય છે તેથી લાંબા સમય સુધી બિનજરૂરી નજર મેળવવી સાથે સાથે આંખોને ઝડપથી ફેરવવી આ બંને સૂચવે છે કે વ્યક્તિ જૂઠું બોલી રહી છે તે જ સમયે સ્ટેમેરીંગ આંખો લાંબા સમય સુધી આંખો બંધ રાખવાની ક્રિયા સૂચવે છે તેનો અર્થ એ કે આપણા મનમાં જે ખરેખર ચાલી રહ્યું છે તે આપણે બોલવા માંગતા નથી અને બીજા વ્યક્તિ સાથે નજર ના મેળવવી એ સામાન્ય રીતે નકારાત્મક લાગણીઓ સાથે સંકળાયેલું છે વ્યક્તિ નર્વસ હોઈ શકે છે કદાચ વ્યક્તિ ઉદાસ હોઈ શકે તે બીજી વ્યક્તિને ટાળવા માંગે છે કદાચ વ્યક્તિ ક્રોધ બતાવવા માંગતી હોય અથવા પોતાની શ્રેષ્ઠતા બતાવવા માંગતી હોય છે જો કે તમે જોશો કે કેટલીકવાર બીજા સાથે નજર ટાળવી એ સામે આવી જતા નીચી કક્ષાના કર્મચારીના લીધે હોઈ શકે છે અથવા કેટલીક વાર કોઈ ચિંતા અને તીવ્રતાને ઘટાડવાના બહાને હોઈ શકે છે તેથી આપણે વિવિધ પ્રકારના આંખના સંપર્કો પર ચર્ચા કરી જેમાં સકારાત્મક આંખનો સંપર્ક આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નકારાત્મક અથવા ઝડપથી ફરતી આંખનો સંપર્ક એ આપણા માટે નકારાત્મક છે જો કે એ પણ હકીકત છે કે ઓક્યુલેસીક્સ વર્તણૂકનું સાચું અર્થઘટન કરવા માટે તેની સાથે અન્ય સંકળાયેલ સંકેતોને પણ જોઈને તેને પ્રમાણિત કરવું મહત્વપૂર્ણ છે આપણે એ પણ સૂચવીએ છીએ કે કેવી રીતે આંખો એ બોડી લેંગ્વેજના અન્ય સંકેતો સાથે જોડાયેલ છે અને તે કેવી રીતે આપણે કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચવામાં મદદ કરે છે તે પણ ખૂબ જ રસપ્રદ છે અહીં હું એ પણ દર્શાવવા માંગુ છું કે બોલવાની ઝડપ અને સમજવાની ઝડપ વચ્ચે તફાવત છે સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા પ્રતિ મિનિટ 650 થી 700 શબ્દો હોય છે અને અહિયાં હું શિક્ષિત વ્યક્તિ વિશે વાત કરું છું જો કે બોલવાની ઝડપનો દર પ્રમાણમાં ધીમો હોય છે સામાન્ય રીતે એક મિનિટ માં 150 કરતાં વધુ શબ્દો બોલી શકતા નથી આપણે તેના કરતાં વધુ શબ્દો બોલીએ છીએ પરંતુ બોલવાની ઝડપ વધારે હોવાથી પ્રેક્ષકો યોગ્ય રીતે સમજી શકશે નહીં તેથી સરેરાશ સાંભળનારા લોકો સાંભળવા માટે કુલ સમયના ત્રીજા ભાગનો ઉપયોગ કરે છે અને તે આપમેળે તેનો ઉપયોગ માહિતીનું મૂલ્યાંકન કરવા માટે કાઈનેસીક્સ સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંખોના સંપર્ક કરવા માટે સ્વીકારવા કે નકારવા અથવા વિરોધ કરવા માટે કરે છે ઘણીવાર તમે જોશો કે ધૈર્યહીન વિદ્યાર્થીઓ તેમજ કોઈપણ વ્યાવસાયિક સંવાદમાં ધૈર્યહીન સહભાગીઓ વક્તાને પ્રશ્નો પૂછવા સમયે વિક્ષેપિત કરી શકે છે અને આ સામાન્ય રીતે બિન મૌખિક સંકેતથી કરવામાં આવે છે જો વાતચીત અથવા કોઈ રજૂઆત દરમિયાન શ્રોતા વક્તા થી દૂર જુએ છે તો તે સૂચવે છે કે સાંભળનાર આવશ્યકપણે અપાતી માહિતી સાથે સંમત નથી અથવા તેના વિશે ચોક્કસ આરક્ષણો ધરાવે છે વાતચીત દરમિયાન વક્તા તરફ જોવું એ વ્યક્તિની રુચિ અને સહમતી સૂચવે છે જો કોઈ વક્તા પ્રેક્ષકોને જુએ છે એનો અર્થ કે વ્યક્તિ પોતે જે માહિતી આપે છે તેમાં તેને વિશ્વાસ છે સાથે સાથે માહિતી પ્રેક્ષકો સાથે વહેંચવા માં નિખાલસતા દર્શાવે છે જો કે જો વક્તા શ્રોતાઓ થી દૂર જુએ છે તો તે એ પણ સૂચવે છે કે વ્યક્તિને પોતાની પાસે રહેલી માહિતી પર વિશ્વાસ નથી અથવા તે વધુ સવાલ જવાબ ટાળવા માંગે છે અથવા તે ચોક્કસ લાગણી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ખાસ કરીને અમુક પરિસ્થિતિઓમાં જેવી કે વ્યવસાયિક પરિસ્થિતિઓમાં એક સ્થિતિ એ મહત્વપૂર્ણ છે કે ઉચ્ચ દરજ્જાના લોકો પ્રમાણમાં સામે ઓછું જુએ છે જ્યારે અન્ય લોકો જે કહે છે તે સાંભળવામાં વધારે રુચિ ધરાવે છે તેઓ નીચા હોદાના લોકો સાથે વાત કરતા હોય અથવા કોઈ સૂચના આપતા હોય તે સમયે તેની સામે વધારે જોવે છે તેથી અન્ય અશાબ્દિક સંકેતો સાથે તાલમેલ મહત્વપૂર્ણ છે જે આપણે અગાઉના વીડિયોમાં જોઈ ચૂક્યા છીએ આપણે અગાઉ ના મોડ્યુલમાં ન્યૂરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ નો સંદર્ભ આપ્યો હતો જે ડોક્ટર રિચાર્ડ બેન્ડલર અને ડોક્ટર જ્હોન ગ્રાઇન્ડર દ્વારા શરૂ કરાઈ હતી અને તે આપણા મનની ભાષા શીખવા જેવું છે તેઓએ તેમના સંશોધનની મદદથી પ્રમાણિત કર્યું છે કે આંખોની આમતેમ હિલચાલ એ વક્તાના મગજ માં ચાલતી પ્રક્રિયાની જાંખી કરાવે છે અને પછી તે વક્તાની નજરની પ્રતિક્રિયા દ્વારા પ્રતિબિંબિત થાય છે અગાઉના મોડ્યુલમાં આપણે તેની વિગતવાર ચર્ચા કરી છે અને જો તમે આ રેખાકૃતિને નજીકથી જુઓ તો તે તેના વિશેની વધુ માહિતી આપે છે આ આકૃતિ NLP ના તારણોને દર્શાવે છે જે આપણે માટે મદદરૂપ છે અને તે દર્શાવે છે કે જો વ્યક્તિ કોઈ ખાસ દિશા તરફ ધ્યાનથી જોઈ રહ્યો હોય તો કયા સંકેતો હોઈ શકે છે તમે જોશો કે ડાબી અને જમણી બાજુ વિવિધ પ્રકારની વિચારની પ્રક્રિયા દર્શાવે છે જોકે NLP ની વિજ્ઞાન તરીકેની સ્થાપના તાજેતરમાં જ થઈ છે પણ આપણને જાણવા મળે છે કે NLP ના પ્રથમ સંકેતો વિલિયમ જેમ્સના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી માં જોવા મળે છે જે 1890 માં પ્રકાશિત થયું હતું સામાન્ય રીતે સાહિત્યના વિદ્યાર્થીઓ આ પુસ્તક થી અવગત હશે કારણ કે આ પુસ્તક માં પ્રથમ વખત સ્ટ્રીમ ઓફ કોન્સિઅસ્નેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિલિયમ જેમ્સે મૂળરૂપે વિચાર પ્રક્રિયાઓ સાથે આંખોની ગતિવિધિઓના જોડાણનો દસ્તાવેજ કર્યો છે અને તેણે પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજીમાં વર્ણવ્યું છે કે મગજમાં જોઈ શકાતી છબી યાદ કરતી વખતે આંખના ડોળામા દબાણ અભીબીન્દુતા વિભિન્નતા અને સમાયોજનમાં વધઘટ થાય છે જો કે આ વિચાર 1970 સુધી નિષ્ક્રિય રહ્યો હતો આપણે હમણાં જે વિડિયો ચલાવીશું તે NLP ના આંખના સંપર્ક ના મૂળભૂત તારણોને સમાવે છે આપણે આપણા મગજના જુદા જુદા ભાગોમાં માહિતીના વિવિધ ટુકડાઓ રાખીયે છીએ અને સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વિશેષ પ્રકારની માહિતી વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી આંખો એક વિશેષ દિશામાં જશે મોટાભાગના લોકોને કોઈ યાદ વિશે પૂછો કે જે તેઓ તેમના મગજમાં તે યાદ ની સ્મૃતિ જોઈ શકે છે અને તે બાળપણની યાદ હોઈ શકે છે જ્યારે તેઓ મિત્રોની સાથે રમતા હોઈ તેવી યાદ વિશે પૂછશો ત્યારે તેને યાદ આવતા પહેલા ઉપર પછી ડાબી બાજુ જોશે પરંતુ જો તમે આંકડા જેવી રેખીય વસ્તુઓ અથવા તેઓને સંખ્યા ઉમેરવા માટે કહેશો તો લોકો ઘણીવાર ઉપર અને પછી જમણી તરફ જોશે લોકો જ્યારે ભાવનાત્મક રીતે અસ્વસ્થ હોય છે ત્યારે લાગણી માધ્યમ નીચે અને જમણી બાજુ હોય છે આપણે ઘણી વખત જોઈએ છીએ કે લોકો પોતાની જાત સાથે વાત કરવા સમયે તેઓ નીચે જોશે પછી ડાબી બાજુ જોશે અને તેઓ કોઈ વસ્તુ સામે જોઇને જવાબ બનાવશે ધ્વની માધ્યમ એ આડી રેખા માં હોય છે જો તમે ઘરે છો અને સવારે 3 કલાકે તમને બહારથી અવાજ સંભળાય જો તે બિલાડી આસપાસ ડબાઓ વડે રમી રહી હોય અથવા કંઈક કે જેનો અવાજ તમે જાણતા હોવ તો તમે ઘણીવાર ડાબી બાજુએ જોઇને વિચારશો કારણ કે તે યાદ કરવાની બાજુ છે જેના ઉપયોગથી તમે પહેલા અવાજ સમજી શકો છો અને પછી તેને જાણો છો જો કે જો તમે સમજી શકતા નથી કે આ કઈ ધ્વનિ છે તો તમે જમણી તરફ જોશો અને તેને સમજવાનો પ્રયત્ન કરશો આની સાથે આપણે ઓક્યુલેસીક્સ ની આપણી ચર્ચાને સમાપ્ત કરીએ છીએ જો કે પછીથી જ્યારે આપણે વિવિધ પ્રકારનાં કાઈનેસિક્સ સંકેતોના સમૂહને જોશું ત્યારે આપણે અમુક પ્રકારની નજરનો ફરી એકવાર ઉલ્લેખ કરીશું આપનો આભાર